અમે થ્રી ફેઝ abc AC સિગ્નલ્સ થી α ß AC સિગ્નલ્સ પર ચર્ચા કરી છે અને અમે α ß પરિવર્તન પર પણ ચર્ચા કરી છે તે dq ડોમેન માં બે ફેઝ AC સંકેતો છે dq dc સિગ્નલ્સ હવે આપણે રિવર્સ દિશામાં dq થી α ßα ß થી abc માં પરિવર્તિત કરી શકવા જોઈએ તેથી આપણે તે એક વિપરીત ટ્રાન્સફોર્મશન જોઈશું તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે dq થી α ß કરવા વિશે તે dc ડોમેન થી બે ફેઝ ac ડોમેન આપણે જાણીએ છીએ કે dq કોઓર્ડિનેંટ સિસ્ટમમાં વેક્ટર દ્વારા α ß કોઓર્ડિનેટમાં એક વેક્ટર આપવામાં આવે છે જે ટ્રાન્સફોર્મશન ફેક્ટર ej𝜌 દ્વારા ગુણાકાર થાય છે જ્યાં 𝜌 તે 𝜌 ß કોઓર્ડિનેંટ સિસ્ટમ અને પછી dq કોઓર્ડિનેટ સિસ્ટમ વચ્ચેનો કોણ છે આનેrd jrq Cos𝜌 j Sin𝜌 તરીકે વિસ્તૃત કરી શકાય છે અને તેનો વધુ વિસ્તરણ કરી શકો છો તમારી પાસે rdCos𝜌 - rq Sin𝜌 છે આ વાસ્તવિક ભાગ હશે અને rd Sin𝜌 rq કાલ્પનિક ભાગ છે Cos𝜌 તેથી આ rαનું પ્રતિનિધિત્વ કરશે આ rß નું પ્રતિનિધિત્વ કરશે અને તમે rα jrß કહી શકો અને તેથી મેટ્રિક્સ ફોર્મમાં હું લખી શકું છું rα rß નીચે મુજબ છે અને rd Cos𝜌 તેથી બીજા ટર્મ માટે Cos𝜌 અંદર આવશે માઇનસ Sin𝜌 અહીં અને r ß માટે અને Sin𝜌 અને Cos𝜌 અને વેક્ટર ઇનપુટ વેક્ટર rd rq તેથી rd rq જાણીને હું આ ટ્રાન્સફોર્મશન મેટ્રિક્સનો ઉપયોગ કરીને rα rß મેળવી શકું છું તેથી આ તમને dq કોઓર્ડિનેંટ સિસ્ટમમાં વેક્ટરનું પ્રતિનિધિત્વ જાણીને α ß કોઓર્ડિનેંટ સિસ્ટમમાં વેક્ટરનું પ્રતિનિધિત્વ પ્રદાન કરશે તમે આ કલ્પના કરી શકો છો ચાલો હું આ બે કોઓર્ડિનેટ સિસ્ટમ દોરીશ α ß કોઓર્ડિનેટ સિસ્ટમ ની જેમ આ α અને ß છે અને હું dq અક્ષ પણ દોરીશ આ d અને ઓર્થોગોનલ qછે હવે dq કોઓર્ડિનેટ સિસ્ટમ α ß કોઓર્ડિનેટ સિસ્ટમથી ρ કોણ દ્વારા વિસ્થાપિત કરવામાં આવી છે આ ρ વિવિધ હોઈ શકે છે ρ ચાલો કહીએ કે તે ρ ωt પર 50 હર્ટ્ઝ ફ્રેકવંસી પર બદલાય છે હવે ધ્યાનમાં લો કે મારી પાસે બે વેક્ટર છે એક rd d અક્ષ સાથે બતાવ્યા પ્રમાણે અને બીજું rq d અક્ષ સાથે બતાવ્યા પ્રમાણે છે હવે આ બે વેક્ટર rd અને rq કમ્પોઝ કરી શકાય છે અને તમને આ રીતે પરિણામ મળશે હવે આ પરિણામ α ß કોઓર્ડિનેટ અક્ષો સાથે ઉકેલી શકાય છે તેથી જો તમે તેને α અક્ષો સાથે ઉકેલી લો પરિણામ α અક્ષ પર પ્રોજેક્ટ કરો તમને rα મળશે આને ß અક્ષ સાથે પ્રોજેક્ટ કરો તમને rß મળશે તેથી આ rα rß એ છે જે આપણને આઉટપુટ rd અને rq ઇનપુટ તરીકે જોઈએ છે તેથી આ તે છે જેણે આ ટ્રાન્સફોર્મશન કર્યું છે rd અને rq એ ઇનપુટ છે આ જાણીને આપણે આ ટ્રાન્સફોર્મશન નો ઉપયોગ કરીશું અને rα અને rß શોધીશું આ ρ માટે d અને dq કોઓર્ડિનેટ સિસ્ટમ અને α ß કોઓર્ડિનેટ સિસ્ટમ વચ્ચેનો કોણ જાણવો જોઈએ હવે આપણે ચર્ચા કરીએ કે આપણે થ્રી ફેઝ abc કોઓર્ડિનેંટ સિસ્ટમમાં α ß કોઓર્ડિનેટમાં વેક્ટરને કેવી રીતે ટ્રાન્સફોર્મશન કરી શકીએ હવે ચાલો ગ્રાફિકલ માધ્યમથી ચાલીએ તે સમજવું સરળ છે અમે આ બે ઓર્થોગોનલ અક્ષો α અક્ષ અને ß અક્ષ દોરીએ છીએ હું a b c કોઓર્ડિનેટ એક્સેસ 3 અક્ષો પણ દોરીશ જે 120 ડિગ્રી થી વિસ્થાપિત છે તેથી આ α અક્ષોની અનુરૂપ એક a અક્ષ છે આ b અક્ષ છે આ c અક્ષ છે તેથી b અક્ષો a અક્ષ થી 120 ડિગ્રી અથવા 2π 3 વિસ્થાપિત થાય છે c અક્ષ a અક્ષ થી 4π 3 અથવા 240 ડિગ્રી વિસ્થાપિત થાય છે હવે તમે અર્બિટરી વેક્ટર લો અને આ વેક્ટર અમને તેને α β કોઓર્ડિનેટ્સની આસપાસ ઉકેલી દો અને બતાવ્યા પ્રમાણે તમારી પાસે અહીં છે α અને હવે ચાલો આપણે આ વેક્ટર્સ α Rα Rβ કહીએ હવે આ વેક્ટર્સને a b c કોઓર્ડિનેંટ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મશન કરવું પડશે અને તેઓને ra rb અને rc વેક્ટર્સમાં ફેરવવું પડશે વેક્ટર આ ત્રણ અક્ષો સાથે છે તો તમે કેવી રીતે આરબી rα rβ થી ra rb rc બદલી શકો છો તો ચાલો હવે પ્રથમ ra લઈએ ra એ a અક્ષ સાથે વેક્ટર છે હવે rβ અને rα ના કયા ઘટકો છે જે a અક્ષ સાથે વેક્ટરમાં ફાળો આપી રહ્યા છે rα સંપૂર્ણ ફાળો આપી રહ્યું છે કારણ કે α અને a ગોઠવાયેલ છે β અક્ષ એ α અક્ષ માટે ઓર્થોગોનલ છે અને તેથી a અક્ષ માટે ઓર્થોગોનલ છે a અક્ષ સાથે rβ નો ઘટક નથી તેથી તે 0 છે તેથી β નો ઘટક 0 છે તેથી ra સમાન ra છે હવે b અક્ષ સાથે ઘટક શું છે rb હવે b અક્ષ સાથે rα કમ્પોનન્ટ હવે ચાલો કહીએ કે તમારો rα પ્રોજેક્ટ b અક્ષ પર છે તેથી આ b અક્ષ પરનું અનુમાનિત મૂલ્ય હશે હવે અહીં આ ઘટક જેમ કે હું કર્સરમાં બતાવીશ તે b અક્ષ પર તેના પ્રોજેક્શન દ્વારા rα દ્વારા ફાળો આપેલ ઘટક હશે તે b અક્ષના નેગેટિવ ભાગ પર પડી રહ્યો છે હવે આ કોણ 60 ડિગ્રી છે તે 60ડિગ્રી કેવી રીતે છે તમે જુઓ છો કે આપણે જાણીએ છીએ કે b એ a અક્ષથી વિસ્થાપિત થયેલ છે આ ખૂણો 120 ડિગ્રી છે તેથી બાકીનો કોણ 60 ડિગ્રી હશે તેથી હું rα માઇનસ નું યોગદાન કહી શકું છું કારણ કે તે માઇનસ અક્ષ પર છે માઇનસ rα cosπ3 અથવા cos હવે આપણે Rβ લઈએ છીએ b અક્ષ ઉપર લંબ કાપીએ છીએ તેથી આ ઘટક b અક્ષ પર Rβ ઘટકનો પ્રોજેક્શન હશે તે પોઝિટિવ બાજુ પર છે તેથી તમે Rβ લખી શકો છો અને આ ખૂણો 30 ડિગ્રી છે કારણ કે આ આ એકંદરે 120 ડિગ્રી છે a અક્ષથી b અક્ષ β 90 ની છે તેથી આ 30 હશે તેથી તે cosπ6 છે તેથી Rα માઇનસ cosπ3 માઇનસ અર્ધ છે π 3 એ √ 32 છે હવે rc rc વેક્ટર શું છે તેથી ચાલો આપણે rα ના પ્રોજેક્શન ને c અક્ષ પર લઈએ તો આ ઘટક છે અને આ ખૂણો 60 ડિગ્રી છે તેથીrα cosπ3 હવે તે c અક્ષના નેગેટિવ ભાગ પર આવી રહ્યું છે તેથી માઇનસ છે પછી c અક્ષ પર rβ નો પ્રોજેક્શન આ rβ ઘટક છે અને તે ફરીથી માઈનસઅક્ષ પર પડી રહ્યો છે માઈનસ rβ cosπ6 કારણ કે આ ભાગ 30 ડિગ્રી છે તેથી હવે જ્યારે તમે cosπ3 અને cosπ6માટે મૂલ્યો મૂકો છો ત્યારે અમારી પાસે rα 12rβ √32 હવે તમારે એક અન્ય અગત્યનો મુદ્દો જાણવો પડશે તે યાદ રાખજો જ્યારે આપણે રૂપાંતરિત કર્યું હતું જ્યારે આપણે વેક્ટર્સને abc થી બદલીને αβ અને જ્યારે a b c એમ્પ્લીટયુડ છે ચાલો આપણે યુનિટ એમ્પ્લિટ્યુડ્સ કહીએ તે છે sine વેવ ત્રણ 120 ડિગ્રી ફેઝ માં સ્થળાંતર sine વેવ ra rb rc જેમનો યુનિટ એમ્પ્લિટ્યુડ્સછે આથી પરિણામી વેવ નો એમ્પ્લિટ્યુડ્સ αβ ડોમેનમાં 1 હતો તેથી અમારે બનાવવું પડશે જ્યારે તમે રિવર્સ ટ્રાન્સફોર્મેશન કરો જ્યારે તમારી પાસે αβ ડોમેનમાં મૂલ્ય 1 હોય ત્યારે તે abc ડોમેનમાં 23 હશે તેથી તે સુધારણા કરવા માટે તમે દરેક વેક્ટરને 23 દ્વારા ગુણાકાર કરી શકો છો કારણ કે હવે જો તે એક એમ્પ્લિટ્યુડ્સ હોય તો તે 23 દ્વારા ગુણાકાર થાય છે અને જ્યારે તમે એલ્જીબ્રીક એડિશન ને કારણે abc થી αβ ડોમેનમાં રૂપાંતરિત છો ત્યારે તેમાંના દરેકને લાવવા માટે 23 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તે 32 નો ફેક્ટર આવે છે યુનિટ sine αβ કોઓર્ડિનેંટ સિસ્ટમમાં 32 એમ્પ્લિટ્યુડ્સ sine બનશે તેવી જ રીતે જ્યારે આપણે ઈન્વર્સ ટ્રાન્સફોર્મશન કરીએ છીએ ત્યારે αβ કોઓર્ડિનેટ સિસ્ટમમાં યુનિટ sin એ abc કોઓર્ડિનેંટ સિસ્ટમમાં એમ્પ્લિટ્યુડ્સ ના 23 ગણા બનશે તેથી હવે જ્યારે તમે તેને મેટ્રિક્સ ફોર્મમાં મૂકો તેથી મને જેની જરૂર છે તે છે ra rb rc અને ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ શું છે તમે તેને જોઈ શકો છો હવે rα ગુણ્યાં 23 તેથી હું 23 મૂકીશ rβ ઘટક 0 હવે 12 ગુણ્યાં 23 થશે 13 √3 2 ગુણ્યાં 23 થશે 1 √3 આ 13 અને 1 √3 હશે તેથી આ αβ દ્વારા ગુણાકાર થયો તેથી આ αβ કોઓર્ડિનેટ્સમાં વેક્ટરને રૂપાંતરિત કરવા માટેનું આપણું ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ હશે આ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ નો ઉપયોગ કરીને ઘટકો rα અને rβ થ્રી ફેઝ એસી જથ્થા ra rb rc માં ફેરવી શકાય છે તેથી હવે સારાંશ આપતાં આપણે કહી શકીએ કે પહેલા આપણે abc થી αβ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરવું તે જાણીએ છીએ abc થ્રી ફેઝ sine છે αβ એ બે ફેઝ ના ac વેવ આકારો છે તેથી થ્રી ફેઝ ac થી બે ફેઝ ના ac રૂપાંતર આગળ αβ થી dq તો આપણે શું કરીએ αβ એ બે ફેઝ ની ac છે dq વેક્ટરની સાથે તબક્કામાં રાખીને વેક્ટરની સાથે ફરે છે તેથી dq કોઓર્ડિનેટ સિસ્ટમ પર પ્રોજેકટેડ વેક્ટર્સ dc દેખાશે તેથી તે બે ફેઝ ના dc ડોમેન બને છે તેથી આ ફોરવર્ડ ટ્રાન્સફોર્મશન છે આપણી પાસે રિવર્સ ટ્રાન્સફોર્મેશન dq to αβ પણ હોઈ શકે છે dq to αβ dq to αβ dq કોઓર્ડિનેંટ સિસ્ટમમાં DC જથ્થાઓ αβ કોઓર્ડિનેંટ સિસ્ટમમાં બે ફેઝ ac જથ્થામાં રૂપાંતરિત થાય છે તેથી તે ટુ ફેઝ dc થી ટુ ફેઝ એસી ટ્રાન્સફોર્મેશન છે હવે ચોથું એક αβ થી abc સુધી છે તે જ આપણે છેલ્લે કર્યું αβ એ બે αβ ની ac થી ત્રણ ફેઝ ની ac છે તેથી જો તમે વેરીએબલ સિગ્નલો નો સમૂહ લો તો ચાલો આપણે કહીએ કે સાઇનોસોઈડલ સિગ્નલો 3 ફેઝ ના સાઇનોસોઈડલ સિગ્નલો 120 ડિગ્રી સિવાય આ ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરીને તમે બે ફેઝ બે ફેઝ થી dc અને dc થી બે ફેઝ acબે ફેઝ ac થી 3 ફેઝ ac સુધી જવાની આખી પ્રક્રિયામાંથી પસાર થઈ શકો હવે આ ટ્રાન્સફોર્મેશન છે આ મુખ્ય ટ્રાન્સફોર્મેશન છે જેનો ઉપયોગ ગ્રીડ કનેક્શન માટે dq અક્ષ નિયંત્રણ માં કરવામાં આવશે હવે આપણે પાછા ગ્રીડ કનેક્ટેડ શોધક થ્રી ફેઝ ના ગ્રીડ કનેક્ટેડ ઇન્વર્ટર પર જઈશું અને જુઓ કે આપણે ત્યાં આ ટ્રાન્સફોર્મેશન ને કેવી રીતે લાગુ કરીશું